સેલ કલ્ચર ટેકનોલોજી વ્યાખ્યાન ની શ્રેણીમાં ફરી થી સ્વાગત છે આપણે અભ્યાસક્રમમાંથી 4 અઠવાડિયા પૂરા કર્યા છે અને સિસ્ટમ ની બહાર કોષોને કેવી રીતે સંવર્ધન કરવા તે અંગે આપણે ઘણી ચર્ચા કરી છે જો તમે છેલ્લા વર્ગમાં યાદ કરો જ્યાં આપણે તારણ કાઢ્યું હતું જ્યાં આપણે એક ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ વિશે વાત કરી હતી જ્યાં આપણે રૉડ્સ અને શંકુ કોષો અથવા રૉડ્સ અને શંકુ ચેતાકોષ અથવા રેટિનાના ફોટોરિસેપ્ટર્સ કોન્કેનાવલિન સબસ્ટ્રેટ સાથે સામાન્ય રીતે પોલી ડી લાઈસિન તરીકે ઓળખાતા સબસ્ટ્રેટ ની સરખામણીમાં કેવી રીતે જોડાયેલા છે તે વિશે વાત કરી હતી જ્યાં મોટાભાગની ક્રિયાપ્રતિક્રિયાઓ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયાઓ છે કારણ કે પોલિ ડી લાઇસિન ઘન ભાર ધરાવે છે જે કોષની સપાટી પર ઋણ ભાર વાળી મોઇટીસ સાથે સંપર્ક કરે છે અને જેના કારણે જોડાણ થાય છે તેનાથી વિપરીત જ્યારે આપણે કોન્કેનાવલિન વિશે વાત કરી તેના વિશે આપણે જે પ્રશંસા કરી તે કોન્કાનાવાલીન એક કાર્બોહાઇડ્રેટ બંધનકર્તા પ્રોટીન છે અને જો તમે કાર્બોહાઇડ્રેટ બંધનકર્તા પ્રોટીન સાથે સબસ્ટ્રેટને આ ધારણા સાથે કોટ કરો કે તમે જે કોષોને અલગ કરી રહ્યા છો તેમાં ઘણાં કાર્બોહાઇડ્રેટ મોઇટીસ છે જે તેના પર શણગારવામાં આવેલી સબસ્ટ્રેટ સપાટી છે પછી આપમેળે કોષ ફસાઈ જશે અથવા કોન્કેનાવલિન સાથે જોડાણ બિંદુઓ મેળવશે તેથી આ તે છે જ્યાં આપણે છેલ્લા અઠવાડિયાના વ્યાખ્યાનો પુરા કર્યા આજે આપણે આગળ વધીએ તે પહેલા કારણ કે આપણે અડધો રસ્તો પસાર કરી ચૂક્યા છીએ આપણે ઘણું બધું આવરી લીધું છે તેનો તેનો એક ભાગ લઈશું અને હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ ચાલો હું તમને એક વાત કહું જેમ મેં શરૂઆતમાં તમને કહ્યું હતું કે જ્યારે પણ તમે આના જેવા અભ્યાસક્રમ ઓફર કરવા માંગતા હોવ તો હંમેશા પ્રશ્ન આવે થાય કે આ એક પ્રાયોગિક અભ્યાસક્રમ છે તમે વર્ગખંડમાં આ અભ્યાસક્રમ કેવી રીતે ભણાવી શકો તેથી મારો આના માટે નો જવાબ હા છે ખરેખર તે એક પ્રાયોગિક અભ્યાસક્રમ છે પરંતુ કેટલાક પાસાઓ છે જે તમે પ્રયોગો કરો તે પહેલાં ઘણી બધી બાબતો મગજમાં જાય છે અને ટેબલ પર ઉતરી જાય છે અને જો કોઈ પદ્ધતિસરની તકનીકની ક્ષમતા જાણે છે તો પછી કોઈ ખરેખર બેન્ચ પર જઈ શકે છે અથવા પ્રયોગો ડિઝાઇન કરવા માટે વધુ સારી રીતે સજ્જ અને સમજદાર વ્યક્તિ તરીકે લેબમાં પાછા જઈ શકે છે આજે આપણે પરિસ્થિતિનો હિસાબ લઈશું અને ત્યાં આપણે ધીરે ધીરે શંકા વ્યક્ત કરીશું અથવા શંકા કરીશું અને આપણે જુદા જુદા પરિમાણો પર અભ્યાસક્રમ કરીશું આપણા માટે હજુ આગળ બીજા 20 વ્યાખ્યાન છે આપણે જોઈશું કે કઈ જુદી જુદી વસ્તુઓ છે આપણે વિચારી શકીએ છીએ કે શું ફરક પડશે તેથી આપણે 5 માં અઠવાડિયા માં છીએ અને આજે વ્યાખ્યાન 1 છે તેથી W5 L1 જ્યારે પણ આપણે કોષ વિશે વાત કરીએ છીએ આ ઉદાહરણ તરીકે કહેવામાં આવે છે એક કોષ ન્યુક્લિયસ અને ઓર્ગેનેલ તેથી આપણે પહેલા વાત કરી કે એક સબસ્ટ્રેટ છે જ્યાં કોષ વળગી રહેશે અને આપણે કોષ જોડાણ માટે તેના સબસ્ટ્રેટ વિશે ગયા અઠવાડિયે વિસ્તૃત રીતે વાત કરી હતી પછી આપણે કોષની વૃદ્ધિના માધ્યમ વિશે વાત કરીશું હું તેનો ઉલ્લેખ કરું છું તેથી આ કોષ છે અને કોષ 2 સ્રોતોનો હોઈ શકે છે કે જે સીધા જ પ્રાણીમાંથી આવી શકે છે જેને આપણે પ્રાથમિક કોષ તરીકે કહીએ છીએ સીધા પ્રાણીમાંથી જ્યાં તમારી પાસે સેલ લાઇન છે જે પ્રાણીમાંથી ઉતરી આવી છે અને સબકલચર પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે અને અહીં પ્રાણીનો અર્થ એ પણ થાય કે મનુષ્ય જેવા પ્રાણીઓ અને સબકલચર તેઓ લગભગ પેઢીઓ પછી પેઢીઓ જેવા હોય છે તમે તેને અગણિત રીતે સંવર્ધન કરી શકો અથવા તમે તેને અગણિત કોષ ચક્ર નથી કહી શકતા તેથી અહીં એક વધુ ટીકાત્મક બાબત છે જોકે તે આ સમગ્ર બોલગેમ નો એક ભાગ છે કે ગૅસિયસ એક્સચેન્જ ને કેવી રીતે જાળવવું જે વાસ્તવમાં માધ્યમના મધ્ય ભાગનો ભાગ છે કે તમે તેની પીએચ કેવી રીતે સંતુલિત કરી રહ્યા છો અને આ મુખ્ય પાસાઓ છે જ્યારે પણ આપણે તે સેલ કલ્ચર વિશે વાત કરીએ છીએ હવે તેના સબસ્ટ્રેટ નો એક ભાગ વિશે વાત કરી છે જો તમને આ યાદ હોય તો આપણે વિવિધ પ્રકારના સિન્થેટિક અને બાયોલોજિકલ ઓરિજિન સબસ્ટ્રેટ સિન્થેટિક અને બાયોલોજિકલ ઓરિજિન વિશે વાત કરી છે અને આપણી પાસે આ આખી વિગતવાર સૂચિ છે જે આપણે પહેલેથી જ ચર્ચા કર્યું છે પરંતુ આ સબસ્ટ્રેટ ના ખ્યાલથી નવા ખ્યાલની કલ્પના શરૂ થાય છે આ આપણો સ્ટોક છે કે આ તે છે જે આપણે અત્યાર સુધી કર્યું છે હવે શું કરીશું આપણે અત્યાર સુધી શુ કર્યું હતું તે વિશે વાત કરી હવે ત્યાંથી આપણે શું કરવું છે તે તરફ આગળ વધીશું જે આ મૂળભૂત ખ્યાલનું વ્યુત્પન્નકરણ છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે તે કેટલાક ખ્યાલો છે જેની આપણે ચર્ચા કરવાના છીએ સબસ્ટ્રેટ ની દ્રષ્ટિએ આગલા સ્તરની પ્રગતિ જ્યાં વિશ્વના ઘણા લોકો છેલ્લા 2 થી 3 દાયકાઓથી કામ કરી રહ્યા છે અને આ ક્ષેત્ર ખરેખર એક અલગ પરિમાણ લઈ રહ્યું છે જેને સબસ્ટ્રેટ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે આ ખુબજ આગળના સ્તરની પ્રગતિ છે જેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સબસ્ટ્રેટ વિશે વાત કરી અને હવે આપણે એન્જિનિયરિંગ સબસ્ટ્રેટ વિશે વાત કરીશું અને એન્જિનિયરિંગ સબસ્ટ્રેટ નો અર્થ શું થાય છે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે 2 ડાયમેન્શન માં એન્જિનિયરિંગ સબસ્ટ્રેટ વિશે વાત કરીશું આપણે 3 ડાયમેન્શન માં એન્જીનિયરિંગ સબસ્ટ્રેટ માં આવીશું આ પછીનું પાસું છે જો આપણે સબસ્ટ્રેટ વિશે વાત કરી હોય તો આગળના સ્તરની પ્રગતિ છે જેની સાથે આપણે વ્યવહાર કરીશું તે અહીં છે અલબત્ત આપણે હજી સુધી મધ્યમ વિકાસ વિશે વાત કરી નથી આપણે મધ્યમ વિકાસ વિશે વાત કરીશુ પરંતુ મધ્યમ વિકાસ માટે નિર્ણાયક શું છે તે માધ્યમ છે કેટલીકવાર લોકો તેને ખૂબ નજીકથી બોલાવે છે હું એમ નહીં કહું કે આ ચોક્કસ અર્થ છે પરંતુ જે વસ્તુને આપણે સીરમ મુક્ત માધ્યમ કહીએ છીએ તેની ખૂબ નજીક છે અને અહીં પણ ઘણા પ્રશ્નો છે જેમ કે શા માટે અને કેવી રીતે માધ્યમની દ્રષ્ટિએ આ આખી બાબતનો સામનો કરવો પડશે આપણે હજી પણ માધ્યમનો ખ્યાલ શરૂ કર્યો નથી હવે બરાબર એ જ રીતે જ્યારે આપણે આ પ્રશ્ન પૂછીએ કે કેવી રીતે કેમ અને અહીં કેવી રીતે જ્યારે આપણે એન્જિનિયરિંગ સબસ્ટ્રેટ અથવા એન્જિનિયર્ડ સબસ્ટ્રેટ વિશે વાત કરવી હોય ત્યારે તે જ વાત સાચી છે જ્યારે પણ તમે તેને એન્જિનિયર્ડ સબસ્ટ્રેટ મૂકવાનું પસંદ કરો છો તો પ્રશ્ન હજુ પણ એ જ છે કે શા માટે અને કેવી રીતે હવે તેની દ્રષ્ટિએ ત્રીજો ઘટક છે જો તમે તેને જુઓ તો તમે જોશો કે આપણે અહીં એક વિશિષ્ટ સ્થાન બહાર વાળ્યું છે જે ગૅસિયસ એક્સચેન્જ અને pH સંતુલન આપણે તે રેખા ને સરસ રીતે વળાંક આપી છે હવે જ્યારે આપણે વાયુ વિનિમય વિશે વાત કરીએ ત્યારે તમારે સમજવું પડશે કે વાયુ વિનિમય સીધુ pH સાથે જોડાયેલ છે અને તે બફરિંગ તરીકે આવે છે જે આ મધ્યમ વિકાસ ના ખ્યાલ સાથે સીધી રીતે જોડાયેલ છે તે બધા અહીં જોડાયેલા છે બફરિંગની રીતો અને તે લાઇનમાં CO2 ટાંકી પર નિર્ભરતા આવે છે જે અહીં ટાંકીમાં સોડિયમ બાયકાર્બોનેટ બફરનો ઉપયોગ કરીને વપરાય છે અને તે CO3 હતું આપણે આ વિશે વિગતવાર વાત કરીશું પરંતુ ફક્ત તેના પર નજર રાખો અથવા Na2CO3 ફ્રી સિસ્ટમ અને શા માટે આ નોંધપાત્ર છે આ નોંધપાત્ર છે કારણ કે આપણે વધુ એન્જિનિયર્ડ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ આ ખૂબ જ જરૂરી છે કે આપણે ચીપ પર વધતી જતી કોષોને લઘુચિત્ર બનાવીએ ખૂબ નાના સબસ્ટ્રેટ પર કોષો વધતા જઈએ આપણે તેનું લઘુચિત્ર બનાવીએ અને જો આપણે તેનું લઘુચિત્ર કરવું હોય તો આપણે વધવા માટે CO2 થી સ્વતંત્ર પ્રણાલીઓ પસંદ કરી શકીએ જ્યાં તેની સાથે એક વિશાળ સિલિન્ડર અને એક વિશાળ ઇન્ક્યુબેટર તમારી પાસે નથી અથવા આપણે સમગ્ર સેટઅપને લઘુચિત્ર કરીએ છીએ જો આપણે શા માટે અને કેવી રીતે કહેવું હોય તો આ ફરીથી ખૂબ જ સરસ રીતે છે તેથી હું હમણાં જ એક શબ્દ ચિપ લોક પર પ્રયોગશાળા મુકુ છું જ્યાં આ જ આધુનિક તકનીકો ચાલે છે અહીં માત્ર એક નોંધ લેજો તમે જર્નલનું નામ અને ચિપ પર લેબ ભૂલી જાઓ તે ખ્યાલ માટે આપણે ખરેખર આમાંના કેટલાક પાસાઓ વિશે વિચારવું પડશે જે અન્યથા અવગણવામાં આવે છે હવે આગળની વસ્તુ જ્યાં આપણે એક ક્લસ્ટર ની જેમ વાસ્તવિક નહીં હોઈએ અને તે સ્પર્શશે નહીં તેના બદલે સેલ પ્લેટિંગ ના નિયમો અને જે સેલ પ્રકારથી સેલ પ્રકારમાં બદલાય છે આ તે ખ્યાલ છે કે જે આપણે આગામી 20 વ્યાખ્યાનો ના સત્રોમાં ચર્ચા કરીશું તેની કેવી રીતે શરૂઆત કરવી તે માટે મેં એક અલગ મોડ્યુલ બનાવ્યું છે કારણ કે જો તમે તેને જુઓ તો આ એકદમ અસ્પષ્ટ વસ્તુઓ છે જેમ કે તમે જાણો છો જો હું કહું કે માધ્યમ આના જેવું છે તમે તેને ઉમેરો અને જેનો કોઈ અર્થ નથી કારણ કે જ્યારે આપણે વાત કરીએ ત્યારે પ્રશ્ન આવે માધ્યમ વિશે અથવા આપણે એન્જિનિયર્ડ સબસ્ટ્રેટ વિશે વાત કરીએ છીએ આપણે પહેલા શા માટે અને કેવી રીતે તેના વિશે વાત કરવી પડશે શા માટે અને કેવી રીતે એન્જિનિયર્ડ સબસ્ટ્રેટ સેલ પ્લેટિંગ અને તેજ રીતે ફરીથી કેવી રીતે અને બફરિંગ ની દ્રષ્ટિએ શા માટે પરંતુ હું વ્યક્તિગત ઘટક માં જતા પહેલા કે એન્જિનિયર્ડ સબસ્ટ્રેટ છે કે નહીં તે મધ્યમ વિકાસ છે કે સપષ્ટ માધ્યમ છે અથવા તે ચિપ પર લેબ છે કે કેમ તે સંદર્ભમાં પ્રવેશતા પહેલા હું ડીફાઈન્ડ સિસ્ટમ નો ખ્યાલ રજૂ કરવા માંગુ છું આ તમામ અલગ સેલ ક્લચર ના નિયમો અથવા સેલ ક્લચર ની તકનીકો જે આપણે કામ કરી રહ્યા છીએ તેનો ઉભરતો ખ્યાલ છે જેમાં સિસ્ટમ ની દ્રષ્ટિએ સમાવેશ થાય છે કે આપણે શું કહેવા માંગીએ છીએ જ્યારે તમે ડીફાઈન્ડ વિશે વાત કરી ત્યારે આપણે મોટા ભાગે રાસાયણિક ભૌતિક સરફેસ પ્રોપર્ટી યુનિફોર્મ અને રિપીટેબલ નો અર્થ થાય છે તે ઘણું ખરું પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવું છે અને સિસ્ટમ ની દ્રષ્ટિએ જ્યારે પણ આપણે આવી ડીફાઈન્ડ સિસ્ટમ વિશે વાત કરીએ છીએ આપણે માધ્યમ વિશે વાત કરી છે તે ખૂબ સારી રીતે ડીફાઈન્ડ હોવી જોઈએ અને તે રાસાયણિક દ્રષ્ટિએ ડીફાઈન્ડ થવી જોઈએ અને પછી ભૌતિક ગુણધર્મો પણ આપણી પાસે ફરીથી સબસ્ટ્રેટ છે તેજ રીતે રાસાયણિક ભૌતિક અને સપાટીના ગુણધર્મો છે તેથી માધ્યમમાં સબસ્ટ્રેટ છે અને ફરીથી તમારી પાસે આ નિયમો છે પેશીઓનો સ્ત્રોત પેશીઓની એકરૂપતા તેનો અર્થ શું છે ઉદાહરણ તરીકે હું પ્રાણી પાસેથી ચોક્કસ વય માટે પેશી મેળવી રહ્યો છું જે નિશ્ચિત હોવું જોઈએ જેમ કે જો હું બદલું તો પછી મારે ખરેખર તેનો ઉલ્લેખ કરવો પડશે તમે જાણો છો કે આ તે ફેરફાર છે જે મેં ઉંમર અલગ કરવાનો નિયમ બનાવ્યો છે કે તમે પેશીઓને કેવી રીતે અલગ કરી રહ્યા છો ખાસ કરીને આ સાચું છે જ્યારે આપણે પ્રાથમિક સંવર્ધન વિશે વાત કરીએ છીએ જ્યાં વિવિધતા આવે છે મહત્તમ અલગતાના નિયમો માત્ર એટલો જ નથી કે કેવી રીતે પેશી ની પ્રક્રિયા કરવામાં આવે છે જ્યારે આપણે ડિઝાઇન અથવા ડીફાઈન્ડ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા હોઈ ત્યારે આ મુદ્દાઓને ખૂબ જ ગંભીરતાથી લેવા જોઈએ હવે આ અઠવાડિયે આપણે જે પણ વાત કરીશું તે આપણે ડીફાઈન્ડ સિસ્ટમ અને આવી ડીફાઈન્ડ સિસ્ટમ ની જરૂરિયાત વિશે વાત કરીશું આપણું હવે પછી નું વ્યાખ્યાન કે જેના વિશે આપણે વાત કરીશું તે ફરીથી શા માટે અને કેવી રીતે તેના વિષે હશે તેથી આપણે વાત કરીશું કે આપણને ડીફાઈન્ડ સિસ્ટમ ની જરૂર કેમ છે અને આપણે ફરીથી ડીફાઈન્ડ સિસ્ટમ કેવી રીતે બનાવી શકીએ છીએ અને આ બોલ ગેમ કેવી રીતે શરૂ થશે હું શું કરીશ હું અહીં પૂરું કરીશ કારણ કે હું ડીફાઈન્ડ સિસ્ટમ શરૂ કરવા માંગતો નથી હવે પછીના વ્યાખ્યાન માં આપણે તેના વિશે વાત કરીશું કે ડીફાઈન્ડ સિસ્ટમ ના વિકાસમાં શું પરિણમ્યું અને આપણે કેવી રીતે ડીફાઈન્ડ સિસ્ટમ પ્રાપ્ત કરી શકીએ તેથી આપ સૌનો ધીરજતાથી સાંભળવા માટે આભાર આગામી વ્યાખ્યાન માં આપણે ફરી અહીંથી શરૂ કરીશું ડીફાઈન સિસ્ટમ અને ડીફાઈન સબસ્ટ્રેટ ડીફાઈન મીડીયમ અને સેલ ક્લચર અને તેમની પ્રક્રિયાની નિર્ધારિત તકનીકો